નમસ્કાર ટેલ મોડ્યુલ 3 ના એકમ 4 માં સ્વાગત છે મગજ કેવી રીતે શીખે છે તેની સમજણ સાથે પણ આ સંબંધિત છે આપણે મગજની રચના વિશે થોડું સમજવાનો પ્રયત્ન કર્યો સ્વભાવિકવાત છે કે અડધા કલાકનું સત્ર મગજના તમામ પાસાઓને સમજવા માટે પૂરતું નથી જે આજે વિશ્વની સૌથી જટિલ વસ્તુ છે મગજના ખૂબ જ ઊપરછલું ખૂબ જ સરળ માળખા અને મગજની રચનાના આધારે આપણે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કેવી રીતે શીખવાનો અને શીખવવાના કેટલાક લક્ષણો મગજના બંધારણ અને કામગીરી સાથે કેવી રીતે સંબંધિત હોઈ શકે છે અગાઉના એકમમાં આપણે તે જ કરવાનો પ્રયાસ કર્યો હતો હાલના એકમમાં આપણે તે પ્રક્રિયા ચાલુ રાખીશું કેટલીક સૂચનાત્મક પદ્ધતિઓ જે મગજને ઇન્દ્રિયોથી ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતી સ્થાનાંતરણ કરવા માં સરળતા પ્રદાન કરે છે જ્યારે આપણે કોઈ માહિતી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે મગજ કેવી રીતે પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયામાં કયા મુદ્દાઓ આવે છે અને શું આપણે સૂચનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ કે જે ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીની પ્રક્રિયાને સરળ બનાવે છે આ તમામ શરતો વ્યાખ્યાયિત કરવામાં આવશે આ પ્રશ્નો પર આગળ વધતા પહેલા આપણે બીજા મુદ્દાને ઉકેલવાની જરૂર છે શિક્ષક તરીકે આપણે કામ કરી રહ્યા છીએ અને શિક્ષણ આપીએ છીએ અને આપણે આપણા વ્યક્તિગત અનુભવોના આધારે તાર્કિક રીતે ઘણા નિર્ણયો લીધા છે જે કામ કરતા હોય તેવું લાગે છે આપણે શિક્ષકોને મગજ વિજ્ઞાન વિશે શા માટે જાણવું જોઈએ જે સંશોધન ચાલી શિક્ષકો રહ્યું છે અને તેથી વિદ્યાર્થીઓ મગજ કેવી રીતે કાર્ય કરે છે તેની વધુ સારી સમજણ કેળવી શકે છે તેથી સૂચવવામાં આવે છે કે તમે એક ક્રેડિટ કોર્સનો ટૂંકો અભ્યાસક્રમ કરી શકો છો જે યોગ્ય સમયે કેટલાક વિદ્યાર્થીઓને મગજ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં સરળતા આપી શકે છે તે એક સારો મંતવ્ય હોઈ શકે છે પરંતુ માનવ મગજ કેવી રીતે કાર્ય કરે છે તેની પાછળની બધી જટિલ પ્રક્રિયાઓને વિદ્યાર્થીઓ કે શિક્ષકોએ સમજવાની જરૂર નથી ઉદાહરણ તરીકે લગભગ 100 અબજ ચેતાકોષો છે લગભગ 900 અબજ ગ્લાયલ કોષો છે ગ્લિઅલ કોષોમાંથી ચેતાકોષમાં ઉર્જા કેવી રીતે સ્થાનાંતરિત થાય છે બધી ઇલેક્ટ્રોકેમિકલ અને બાયોકેમિકલ પ્રક્રિયા કેવી રીતે થાય છે - તે સમજવાની જરૂર નથી આપણે સમગ્ર બાબતને ચોક્કસ સ્તરે જોઈએ છીએ જે આપણા માટે અર્થપૂર્ણ બની શકે છે શિક્ષકો માટે એ જાણવું વધુ મહત્વનું છે કે માણસો અને તેમના મગજનો વિકાસ કેવી રીતે થયો મનુષ્ય જે રીતે વિકાસ કરે છે તે જ્ઞાન પ્રક્રિયાત્મક અનુભવોથી પ્રભાવિત થાય છે તેનો અર્થ એ છે કે કેટલીક માહિતી શિક્ષક દ્વારા વિવિધ માધ્યમથી આપણે ટ્રાન્સફર કરવામાં આવી રહી છે અથવા આપવામાં આવી રહી છે પરંતુ જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે સામાજિક અને જૈવિક અનુભવો એક સાથે ઘટી રહ્યા છે જ્યારે પણ આપણે શીખી રહ્યા હોઈએ છીએ ત્યાં જ્ઞાન પ્રક્રિયાત્મક સામાજિક અને જૈવિક આ ત્રણેય વિસ્તારો અસ્તિત્વમાં છે આ બધા અનુભવો એકસાથે નક્કી કરે છે કે તમે જે પણ શબ્દ વાપરવા માંગો શિક્ષક શું શીખવી રહ્યા છે તેનો અર્થ તમે સમજી શકો છો અથવા તે આપણા માટે અર્થપૂર્ણ છે શું તે આપણી લાંબા ગાળાની સ્મૃતિમાં સ્થાનાંતરિત થશે કે જેથી જ્યારે પણ આપણે યાદ કરવાનો પ્રયન્ત કરીએ આપણે તે યાદ કરી શકીએ આપણે આપણા જ્ઞાનનાત્મક અનુભવોને કેવી રીતે સાંકળી શકીએ આપણે ટેલ 2 માં જોયું છે કે કોર્સ કેવી રીતે ડિઝાઇન કરવો અને ટેલ મોડ્યુલ 1 માં આપણે જે રીતે જ્ઞાનનાત્મક પરિમાણ વિશે સમજ્યા જો શિક્ષક આ વિશે કંઇક જાણતો હોય તો તે વધુ સંતોષકારક અથવા અસરકારક સૂચના આપી શકે છે ચાલો તેના વિશે થોડી વધારે વાત કરીએ જ્ઞાનનાત્મક સામાજિક અને જૈવિક અનુભવો પછી ભલે તે ચાલુ હોય અથવા ભૂતકાળના હોય તેની કારણ કે આપણે અત્યારે જે શીખીએ છીએ તેને ભૂતકાળ નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે નોંધપાત્ર અસર પડશે તેનો અર્થ એ છે જે કે અનુભવો આપણે પહેલાથી કરેલા છે અને જે પણ વર્ગખંડમાં ચાલી રહ્યું હોય છે આ બંને માહિતી અર્થઘટન અને પ્રક્રિયા થવાની રીતને આકાર આપે છે એક વાત યાદ રાખવી જોઈએ આપણું મગજ નિષ્ક્રિય નથી અને હંમેશા સક્રિય હોય છે જ્યારે તમે વાંચી રહ્યા હોવ છો અથવા સાંભળી રહ્યા છો જે શિક્ષક બોલતા હોય છે ત્યારે મગજના વિવિધ ભાગો પૃષ્ઠભૂમિ માંથી આવતા અવાજને દૂર કરવા પર કામ કરી રહ્યા છે રૂમમાં અન્ય લોકો પર ઓછું ધ્યાન આપે છે અને એકંદરે તમને શબ્દો પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે જો અન્ય લોકો તમને સાંભળવામાં ખલેલ પહોંચાડે તો સ્વભાવિક રીતે તમે શિક્ષક શું કહે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી પૃષ્ઠભૂમિમાં અસ્વસ્થ કરી શકે તેવા મોટા અવાજો આવી શકે છે વર્ગખંડની બહાર કંઈક થઈ રહ્યું હોય કંઇક બાંધકામ ચાલી રહ્યું છે કોઈ ખોદકામ નું મશીન ચાલુ હોય શિક્ષક શું કહે છે તેના પર તમે વધુ ધ્યાન આપવાનો પ્રયત્ન કરો છો તેમ છતાં પૃષ્ઠભૂમિ માંથી આવતા અવાજ નોંધપાત્ર રીતે તમને અસર કરશે જેનો અર્થ એ થાય છે કે જેનો અવાજ વધારે આવે છે તે યાદ રહેશે અને તેનો અર્થ એ છે કે તેજે સૌથી પ્રબળ સંકેત છે પછી ભલે તે પૃષ્ઠભૂમિ માંથી આવતો અવાજ હોય અથવા તમારી બાજુમાં કોઈ તમારી સાથે વાત કરે અથવા શિક્ષક શું કહે છે તે હોય આ સંકેતો ધ્યાન વ્યક્તિગત અને સામાજિક સુસંગતતા જેવી બાબતો દ્વારા વિસ્તૃત કરી શકાય છે જ્યારે શિક્ષક કંઇક પ્રસ્તુત કરે છે ત્યારે આસપાસથી ઘણા અવાજ આવતા હોવા છતાં શિક્ષક જે બોલે છે તેનો અવાજ સૌથી વધુ આવે તેવો પ્રયાસ કરો છો અને તે કરી શકાય છે શિક્ષક જે બોલે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે જે ચોક્કસ અભ્યાસક્રમને ધ્યાનમાં લો છો તે પણ મહત્વનું છે અને તમને જે વિષય પર વાત કરવામાં આવી રહી છે તેની વ્યક્તિગત અને સામાજિક સુસંગતતા પણ અસર કરે છે જો કોઈ શિક્ષક આ ચાર પાસાઓને ધ્યાનમાં લે તો તે જે પણ શીખવવામાં આવે છે તેને સૌથી મોટા સંકેત તરીકે બનાવી શકે છે ઉદાહરણ તરીકે અન્ય પૃષ્ઠભૂમિ માંથી આવતો અવાજ ઘણા વર્ગખંડોમાં ગરમી ના કારણે પંખાઓ ચાલતા હોય છે અને સંકળાયેલ અવાજ હંમેશા જે રજૂ કરવામાં આવે છે તેમાં ખલેલ પહોંચાડે છે તેમ છતાં બીજો મુદ્દો છે સામાજિક અને ભાવનાત્મક પરિબળો વિદ્યાર્થીની જ્ઞાનનાત્મક ક્ષમતાઓ અને શૈક્ષણિક સિદ્ધિઓને પ્રભાવિત કરે છે ભાવનાત્મક પરિબળો જે આપણે જોઈએ છીએ તે જ્ઞાનનાત્મક ક્ષમતાઓ પર પણ અસર કરશે ઉદાહરણ તરીકે ભાવનાત્મક પરિબળ તમને શીખવવામાં આવે છે તેના પર ધ્યાન ન આપવા માટે પ્રભાવિત કરી શકે છે શું થઈ રહ્યું છે તેની સમજણ અને માહિતી કેવી રીતે પ્રાપ્ત થશે તેની સમજ શિક્ષકને મગજના સામાજિક ભાગોને ધ્યાને લેવામાં બનાવવામાં મદદ કરશે વર્ગખંડમાં વિદ્યાર્થીના મગજના સામાજિક ભાગમાં સુધારો કરવા અથવા કાળજી લેવા કઈ રીતે લો છો જેમ તમે પીઅર વર્ક ની રજૂઆત કરો છો તેનો અર્થ એ છે કે તમે બે અથવા ત્રણ લોકોને કામ કરવા માટે એક નાનું એસાઈમેન્ટ આપો છો અથવા તમે એકથી એક સૂચના આપો છો અથવા આ અન્ય ઉપકરણો અથવા ઇન્ટરનેટ ઉપકરણોના ભાગરૂપે મોબાઇલ ફોન જેવા સાધનોનો પણ સમાવેશ કરો છો પરંતુ હાલમાં મોબાઇલ સામાન્ય રીતે તે વિક્ષેપ ઉત્પન કરે જ છે મોબાઇલ ફોનનો ઉપયોગ ખૂબ જ અસરકારક રીતે કરી શકે છે જો તમે મોબાઇલ ફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે તેનું ધ્યાન ખેંચી શકો જે એક પડકાર રૂપ હશે આ કેટલાક કારણો છે કે શા માટે શિક્ષકે મગજ વિજ્ઞાન વિશે જાણવું જોઈએ અને મારા મતે વિદ્યાર્થીએ પણ તેના વિશે કંઈક જાણવું જોઈએ તેથી જ્યારે તમે સમજો છો કે મગજ અંદર શું થઈ રહ્યું છે જો કે ઉપરછલ્લી રીતે તમે તે પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી શકશો અને જોશો કે તમને શીખવાની દ્રષ્ટિએ તેનાથી ફાયદો થાય છે આપણે મગજની પ્રક્રિયાઓના તમામ પરિમાણોને જોઈશું નહીં આપણે માહિતી પ્રક્રિયા સ્મૃતિ શિક્ષણ જાળવણી અને સ્થાનાંતરણ ફક્ત આ પાંચ પર ધ્યાન આપીશું આ તાત્કાલિક ધ્યાને લેવાની પાંચ પ્રક્રિયાઓ છે આપણે શિક્ષણને પ્રભાવિત કરતી અન્ય બાબતો ઘણી બધી છે પરંતુ આપણે મુખ્યત્વે આ પાંચ પ્રક્રિયાઓ શું છે તે જોઈશું નોંધનીય છે કે આ એકમમાં આપણે માહિતી પ્રક્રિયા અને સ્મૃતિ પર ધ્યાન કરીશું જયારે 1950 અને 1960 ના દાયકામાં કમ્પ્યુટર્સ અસ્તિત્વમાં આવ્યા અને મગજના આદર્શ માટે કમ્પ્યુટર રૂપકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનો અર્થ એ કે ત્યાં કેટલાક ઇનપુટ ડિવાઇસ છે જ્યાં માહિતી ઇન્દ્રિયો દ્વારા આવે છે તેથી આ બધા ઇનપુટ ડિવાઇસ છે અને પછી તમારી પાસે સ્મૃતિ છે કંઈક કે જે આ માહિતી પર પ્રક્રિયા કરે છે અને તેવીજ ઘણી ક્રિયાઓ કરે છે એવું લાગે છે કે કમ્પ્યુટર રૂપક એ યોગ્ય છે માહિતીની પ્રક્રિયા કેવી રીતે થઈ રહી છે તે સમજાવવા માટે લોકો હજુ પણ કમ્પ્યુટર રૂપકનો ઉપયોગ કરે છે પ્રથમ વાત એ છે કે મગજ માહિતી સંગ્રહિત કરે છે પરંતુ શીખવું સંગ્રહ કરવું અને યાદ રાખવું એ કમ્પ્યુટર પર થતી પ્રક્રિયાઓ ની જેમ મગજ માટે નિશ્ચિત નથી એ સમસ્યા છે કમ્યુટર માં સ્મૃતિનો અમુક ભાગ વપરાય છે અને પછી તે સી U માંથી લેવાય છે પછી તમે તે માહિતી પર પ્રક્રિયા કરો અને તેને સ્મૃતિમાં પાછું મુકો છો - તેવી રીતે મગજમાં કામ થતું નથી તેથી તમે દરેક વસ્તુ માટે કમ્પ્યુટર રૂપકનો ઉપયોગ કરી શકતા નથી આ ક્રિયા શીખવું સંગ્રહ કરવું અને યાદ રાખવું એ ગતિશીલ અને અરસપરસ પ્રક્રિયાઓ છે સંભવત દર વખતે જ્યારે તમે આમાંથી કોઈ પણ ક્રિયા કરો છો ત્યારે તમે ચોક્કસપણે તે તે ક્રિયા તેજ રીતે કરી રહ્યા હો તે જરૂરી નથી આપણે એક મોડેલની જરૂર છે જે આગળની પ્રક્રિયા માટે આપણા પર્યાવરણમાંથી માહિતી કેવી રીતે સંવેદનાઓ દ્વારા નકારવામાં આવે છે અથવા સ્વીકારવામાં આવે છે અને તેઓ કઈ રીતે સ્વીકૃત માહિતી પર પ્રક્રિયા કરે છે તે કઈ પરિસ્થિતિઓમાં સંગ્રહિત થાય છે તેના પર ધ્યાન આપવું જોઈએ ઉદાહરણ તરીકે જો તમે જોશો કે મગજ કઈ રીતે પર્યાવરણમાંથી બધી રીતે માહિતી મેળવે છે કમ્પ્યુટર દ્રષ્ટિકોણથી દ્રશ્ય ભાગની બહાર અવિરત સંખ્યામાં વસ્તુઓ સતત બદલાતી રહે છે જે આપણા ધ્યાન પર આવે છે એક મિનિટથી પણ ઓછી માત્રામાં જે માહિતી સ્વીકારવામાં આવે છે અથવા નકારવામાં આવે છે તે એક મોટા કમ્પ્યુટરથી વધી જશે જે કદાચ વર્ષ દરમિયાન સંભાળી શકે છે તેનો અર્થ એ છે કે મગજ તમારી પાસે આવી રહેલી 99 9 ટકા માહિતીને નકારવા માટે રચાયેલ છે કારણ કે તમે બધી ઇન્દ્રિયોને માહિતીના ઉત્પાદનને સ્વીકારવામાં મદદ કરી શકતા નથી કમ્પ્યુટરનો ઝડપી પ્રસાર હોવાથી તેણે મગજના કાર્યોને સમજાવવા માટે કમ્પ્યુટર મોડેલના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે અને જો તમે નાનામાં નાના હાથ કેલ્ક્યુલેટર પણ જુઓ તો જટિલ ગાણિતિક કામગીરી ઉકેલી શકે તે માનવ મગજ કરી શકતું નથી તેથી મગજ જટિલ ગાણિતિક કામગીરી કરવા માટે રચાયેલ નથી અને કમ્પ્યુટર સાથે સ્પર્ધામાં ના હોઈ શકે પરંતુ આજ સુધીના કમ્પ્યુટર્સ માનવીય ચુકાદા જેટલો સરળતાથી આપી શકે તેટલો જડપ થી કમ્યુટર ના આપી શકે આઈ અને મશીન લર્નિંગ અને આ બધા વિશેની આ બધી વાતો સાથે ભવિષ્યમાં કયારેક બની શકે છે મનુષ્યો જે રીતે ચુકાદો આપે છે કમ્પ્યુટર્સ અત્યારે આવી વસ્તુ કરી શકતા નથી માનવ મગજ એક ખુલ્લી સમાંતર પ્રક્રિયા પદ્ધતિ છે જે સતત બહારની ભૌતિક અને સામાજિક દુનિયા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે વિશ્લેષણ કરે છે સંકલિત કરે છે અને સંશ્લેષણ કરે છે તેમાંથી સર્વસામાન્યતાઓને તારણ કાઢે છે દર વખતે નવો અનુભવ આવે ત્યારે આપણે તે માહિતીને આપણી હાલની વસ્તુમાં લઈએ છીએ અને જો મને તે અર્થપૂર્ણ લાગશે તો હું મારી સામાન્યતાઓને ફરીથી તારણ કાઢીશ તેનો અર્થ એ છે કે મારા તારણો જે હું પહેલા કરી રહ્યો હતો તે સુધારી શકાય છે હું જે રીતે તારણ કાઢું છું તે બદલાઈ શકે છે જો કે મારી પાસે જે માહિતી આવે છે તે અર્થપૂર્ણ છે આપણે હાલમાં આ અર્થપૂર્ણતા વિશે વાત કરીશું મગજ વિશેની બીજી રસપ્રદ બાબત એ છે કે જો આપણી પાસે કમ્પ્યુટરમાં વિઝ્યુઅલ ઇમેજ હોય તો તે પિક્સેલ્સની દ્રષ્ટિએ તેનું ધ્યાન રાખશે અને પછી રંગો તીવ્રતા વગેરે વિશે તમારી પાસે જે પણ માહિતી હશે તેના સંદર્ભમાં દરેક પિક્સેલને સાચવવાનો પ્રયાસ કરો પરંતુ મગજ તે રીતે સંગ્રહિત કરતું નથી દરેક વસ્તુ પેટર્નનો ક્રમ છે અને કોઈક રીતે આ પેટર્ન્સ મગજમાં સંગ્રહિત થાય છે અને કોઈ પેટર્ન સંપૂર્ણ હોઈ શકે નહીં કોઈપણ માહિતી ભલે તે અવાજ હોય કે ચિત્ર અથવા કંઈપણ તે સંપૂર્ણ નથી તેનો અર્થ એ કે એક ચિત્ર મોટી સંખ્યામાં પેટર્નમાં તૂટી ગયું છે અને તે સંગ્રહિત છે ચિત્ર વિવિધ સ્થળોએ સંગ્રહિત હોય છે અને તેઓ કોઈક રીતે એકબીજા સાથે જોડાયેલા છે તેનો અર્થ એ છે કે મગજ એક ચોક્કસ છબીની એક પેટર્નને જોડે છે અને પછી તે બધાને જોડે છે અને કોઈપણ એક યાદ આવતો ટુકડો સમગ્ર સક્રિય કરે છે અને તેજ રસપ્રદ ભાગ છે વધુ અગત્યનું લાગણીઓ માનવ પ્રક્રિયા સમજણ અને સર્જનાત્મકતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લાગણીઓ 90 ટકા નિર્ણયો હું માત્ર અંદાજિત સંખ્યા આપું છું જેવી નિર્ણાયક ભૂમિકા ભજવે છે અથવા નિર્ણયો ભાવનાત્મક રીતે લેવામાં આવે છે જો તે ચોક્કસ તર્કનો ઉપયોગ કરીને દર વખતે કાર્ય કરવામાં ન આવે તો તમે તેના જેવા નિર્ણયો લેતા નથી જો તમે તર્કના આધારે રોજિંદા પ્રવૃત્તિઓમાં તમારો નિર્ણય લેવાનો પ્રયત્ન કરો છો તો તમે ક્યારેય એક કપ કોફી પણ પીશો નહીં કારણ કે તમે તે માહિતીને તાર્કિક રીતે ઉપયોગ પ્રક્રિયા કરો છો તેથી માનવ પ્રક્રિયામાં લાગણીઓ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અન્ય પાસા એ છે કે માનવ મગજ દ્વારા ઉત્પન્ન થયેલા વિચારો ઘણીવાર તાર્કિક પ્રસ્તાવોથી નહીં પણ છબીઓમાંથી આવે છે યાદો ક્રિયાશીલ છે તેનો અર્થ એ કે નવી માહિતીના આધારે યાદો સતત બદલાતી રહે છે અને તેઓ મગજના વિવિધ ભાગો પર વિખેરાઈ જાય છે જેમ જેમ નવી વસ્તુઓની પ્રક્રિયા થઈ રહી છે તેમ તેમ મગજ તેના પોતાના ગુણધર્મોને બદલે છે દરેક અનુભવના પરિણામે મગજ તેના પોતાના ગુણધર્મો બદલે છે જ્યારે તમે સમય વિતી ગયા પછી સમાન માહિતી જુઓ છો ત્યારે તમે તેને અલગ રીતે પ્રક્રિયા કરી રહ્યા છો કારણ કે આ દરમિયાન મગજ બદલાઈ ગયું છે તેથી શક્ય છે કે ભવિષ્યમાં કમ્પ્યુટર્સ આમાંના ઘણા ગુણો ક્ષમતાઓ અને માનવ મગજની નબળાઈઓની નકલ કરી શકે કદાચ એક દાયકામાં અથવા ઘણા વર્ષો લાગી શકે તે આપણે જાણતા નથી આમાંની ઘણી બધી સુવિધાઓની નકલ કરવા માટે કમ્પ્યુટરની રચના કરવામાં આવી શકે અને તેમાં વર્ષો પણ લાગી શકે છે ડેવિડ સોસા દ્વારા અંદાજિત મોડેલ આપવામાં આવ્યું છે તે આંધળા સરકવા જેવું છે પર્યાવરણમાંથી આ પાંચ સેન્સરમાંથી કોઈપણ દ્વારા ઇનપુટ આવે છે સંભવત 99 99 9 ટકા માહિતી સંવેદનાત્મક રજિસ્ટરમાંથી કાઢી દેવામાં આવે છે કારણ કે આપણે જે બાબતોમાં રસ છે તેની સાથે તેનો સંબંધ નથી તેવી ઘણી બધી બાબતો છે ઉદાહરણ તરીકે જો હું અહીં બેઠો હોઉં અને મારી સામેની તમામ ખુરશીઓને જોઉં તો જે છબી રચાય છે તે ફિલ્ટર થઈ જાય છે કારણ કે તે સંબંધિત નથી તો પછી આમાંથી જે પણ બાકી રહે છે તે તાત્કાલિક સ્મૃતિમાં પ્રવેશ કરશે આ ભૂતકાળનો અનુભવથી આપણે નક્કી કરીશું કે ખરેખર શું બારે ફેકવાનું છે ભૂતકાળનો અનુભવ છે જે નક્કી કરે છે કે શું ફેંકવાનું છે અને શું તાત્કાલિક સ્મૃતિમાં રાખવું જોઈએ હું જે પણ માહિતી તાત્કાલિક સ્મૃતિમાં મેળવી રહ્યો છું તેમાંથી થોડીક માહિતી બહાર ફેંકી દેવામાં આવશે અને તેમાંથી માત્ર થોડો અંશ આપણે વર્કિંગ મેમોરી માં રહેશે આ પણ તે જ ભૂતકાળના અનુભવ દ્વારા નક્કી કરવામાં આવે છે વર્કિંગ સ્મૃતિમાંથી તેને સમજ્યા પછી અને કેટલાક અર્થ શોધ્યા પછી આ માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં સ્થાનાંતરિત થશે તે મોડેલમાં ફાઇલિંગ કેબિનેટ્સ તરીકે રજૂ કરવામાં આવી છે ઉદાહરણ તરીકે એક જ વસ્તુના સંદર્ભમાં જ્યારે તમે એક તત્વ સ્ટોર કરો છો તે ફાઇલિંગ કેબિનેટ્સમાંથી એકમાં પ્રવેશ કરી શકે છે અને બીજી પેટર્ન ટ્રાન્સફર થાય છે આપણે ખબર નથી કે તે ખરેખર કેવી રીતે થાય છે આખી વસ્તુ એકસાથે સંકલિત છે આ બધી ફાઇલિંગ કેબિનેટમાં સંગ્રહિત માહિતી નક્કી કરે જેને આપણે સ્વ ખ્યાલ કહીએ છીએ જ્યારે પણ તમે ઇચ્છો તમે શું કરવાની ઇચ્છા રાખો છો તેના આધારે તમે અહીંથી માહિતી પુન પ્રાપ્ત કરો છો અને તેને કાર્યકારી સ્મૃતિમાં પાછા લાવો છો ચાલો એમ કહીએ કે સમસ્યા હલ કરવાની છે જ્યારે તમને સમસ્યા હલ કરવા માટે કહેવામાં આવે છે ત્યારે તમે લાંબા ગાળાની સ્મૃતિમાંથી કંઈક પ્રાપ્ત કરશો તેને કાર્યકારી સ્મૃતિમાં લાવશો અને આઉટપુટ ઉત્પન્ન કરશો તેના પરિણામો ફરીથી સ્ટોરેજમાં પાછા આવી શકે છે મોટે ભાગે આ વર્તમાન મોડેલોમાંનું એક છે આપણે નથી કહેતા કે આ સંપૂર્ણપણે સ્વીકૃત મોડેલ છે કારણ કે તમામ લોકો ચોક્કસપણે સહમત નથી કે આ મોડેલ છે કે કેમ તે આ રીતે વિકસિત થાય છે આપણે પહેલેથી જ જોઈ લીધું છે કે આખું માળખું કેવું છે હવે આપણે તેને વિશિષ્ઠ રીતે જોઈએ કે માહિતી કેવી રીતે ટ્રાન્સફર થઈ રહી છે ઇન્દ્રિયોમાંથી માહિતી સંવેદનાત્મક રજિસ્ટર દ્વારા ટૂંકા ગાળાની સ્મૃતિમાં પસાર થાય છે આવતી માહિતી ફિલ્ટર કર્યા પછી તે કેટલું મહત્વનું છે તે નક્કી કરે છે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ જ્યારે તમે વર્ગખંડની અંદર હોવ ત્યારે 99 ટકા જેવી સંવેદનાત્મક માહિતી હોય છે તે ફિલ્ટર થતી રહે છે આવનારી માહિતીનું ફિલ્ટરિંગ મુખ્યત્વે વ્યક્તિના ભૂતકાળના અનુભવ દ્વારા કરવામાં આવે છે સંવેદનાત્મક સ્મૃતિ ખૂબ જ ટૂંકા સમય માટે માહિતી ધરાવે છે જેનો અર્થ છે કે ત્યાંની બધી છબીઓ અસ્થાયી રૂપે સંવેદનાત્મક સ્મૃતિમાં આવે છે જો વ્યક્તિને લાગે છે કે તેમાંથી કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ધ્યાન તે તરફ વાળશે પરંતુ સામાન્ય રીતે એક સેકન્ડથી પણ ઓછા સમયમાં તે સંવેદનાત્મક યાદશક્તિ સાફ થઈ ને જતી રહે છે અગાઉ બતાવ્યા પ્રમાણે કહેવાતી ટૂંકા ગાળાની સ્મૃતિમાં બે ભાગો હોય છે એક તાત્કાલિક સ્મૃતિ છે અને બીજો વર્કિંગ સ્મૃતિ છે તાત્કાલિક સ્મૃતિ અને વર્કિંગ મેમરી આ બે પર જબરદસ્ત પ્રમાણમાં કામ કરવામાં આવ્યું છે કેટલાક લોકો તેને ટૂંકા ગાળાની સ્મૃતિ જેવી સાથે સરખાવે છે ડેવિડ સોસા માને છે કે આ મધ્યવર્તી સ્મૃતિ અને વર્કિંગ મેમરીને અલગ કરવું ફાયદાકારક અને અનુકૂળ છે મોડેલમાં તાત્કાલિક સ્મૃતિને ક્લિપબોર્ડ તરીકે ગણવામાં આવે છે એ જગ્યા જ્યાં માહિતી મુકવામાં આવે છે અને તે માહિતીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે અંગે નિર્ણય ન થાય ત્યાં સુધી તે માહિતી ત્યાજ રહે છે કોઈ તેને પોસ્ટ નોટની જેમ ચોટાડે છે કોઈ તેને ઝડપથી વિચારે છે અને તેને દૂર કરે છે અથવા રાખે છે મધ્યવર્તી સ્મૃતિ અર્ધજાગૃત અથવા જાગૃતપણે કાર્ય કરે છે - અને 30 સેકન્ડ સુધી ડેટા રાખે છે આ સંખ્યાઓને નિરપેક્ષ તરીકે નહીં સૂચક તરીકે લો આ 30 સેકન્ડ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં અલગ હોઈ શકે છે પરંતુ તે તે સમયનો ક્રમ છે જેના માટે મધ્યવર્તી સ્મૃતિ ડેટા સાચવી રાખે છે સૌથી અગત્યનું ધમકીઓ અને લાગણીઓ સ્મૃતિ પ્રક્રિયાને અસર કરે છે તેઓ સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે પહેલા વિદ્યાર્થીઓએ શારીરિક રીતે સલામત અને ભાવનાત્મક રીતે સુરક્ષિત હોવું જોઈએ કેટલીકવાર લોકો શારીરિક રીતે સલામત ન અનુભવે પરંતુ જો શારીરિક ધમકીની શક્યતા હોય તો દેખીતી રીતે અવિભાજિત ધ્યાન જાય છે પરંતુ ભાવનાત્મક રીતે સુરક્ષિત હોવું તે વધુ મહત્વનું છે કોઈ એક વર્ગખંડમાં વિદ્યાર્થી ભાવનાત્મક રીતે સુરક્ષિત ન લાગે એક અર્થમાં તેને લાગે છે કે વિષય ખૂબ અઘરો છે અથવા શિક્ષક ખૂબ જ ડરાવનારો છે અથવા તેને અન્ય કોઈ લાગણીઓ હોઈ છે ઉદાહરણ તરીકે પરીક્ષાઓ આવી રહી છે અને અમે હજી તેના માટે તૈયાર નથી તેથી તમે ભાવનાત્મક રીતે વ્યાકુળ છો તે બધા નક્કી કરશે કે તમે કઈ હદ સુધી સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અસ્તિત્વ અને ડેટા ઉત્પન્ન કરતી લાગણીઓને અસર કરતી માહિતી એ નવા શિક્ષણ માટે ડેટાથી આગળ પ્રક્રિયા કરે છે તેથી આ શિક્ષકોએ ખરેખર યાદ રાખવું જોઈએ કે જો આ બેમાંથી જયારે પ્રથમ આવે છે ત્યારે ડેટા અસ્તિત્વ અને ઉત્પન્ન કરતી લાગણીઓને અસર કરે છે તેનો અર્થ એ છે કે શિક્ષકે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે વિદ્યાર્થી ખરેખર આ બાબતમાં આરામદાયક લાગે તો જ તે યોગ્ય રીતે શીખી શકે છે શીખવાની પરિસ્થિતિઓ વિશેની લાગણી સમર્પિત ધ્યાનની માત્રા નક્કી કરે છે અગાઉ સમાન મોડ્યુલમાં એકમમાં આપણે શીખવાની પરિસ્થિતિઓ વિશે કંઈક ચર્ચા કરી જેમ તમે જોઈ શકો છો શીખવાની પરિસ્થિતિઓ શિક્ષણની ગુણવત્તાને મોટા પ્રમાણમાં ખતમ કરી શકે છે મેનેજમેન્ટ તેમજ શિક્ષક બંનેએ પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તે તફાવત દર્શાવે છે કે વિદ્યાર્થી શીખશે કે નહીં વર્કિંગ મેમરી જે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે તેની પ્રક્રિયા કર્યા પછી તે કાર્યકારી મેમરીમાં જાય છે વર્કિંગ મેમરીના કદ પર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે શું તે બધા માટે સમાન છે શું તે વ્યક્તિથી વ્યક્તિમાં અલગ છે કઈ ઉંમરે કદ બદલાશે ઘણી વર્કિંગ સ્મૃતિ છે કે કેમ તેમ છતાં આ સંશોધનમાં જબરદસ્ત કામ ચાલી રહ્યું છે પરંતુ આપણે તેનાથી ચિંતિત થવાની જરૂર નથી વર્કિંગ સ્મૃતિ પણ એક કામચલાઉ સ્મૃતિ છે અને તે એવી જગ્યા છે જ્યાં સભાન પ્રક્રિયા થાય છે જ્યારે મધ્યવર્તી મેમરીના કિસ્સામાં તે જાગૃત અથવા બેભાન પ્રક્રિયા હોઈ શકે છે એકમાત્ર વસ્તુ જે આપણે કાર્યકારી સ્મૃતિ વિશે યાદ રાખવાની જરૂર છે તે ખૂબ મર્યાદિત ક્ષમતા છે તે આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે અને આપણું ધ્યાન માંગે છે જો આપણે કાર્યકારી મેમરીમાં ઘણી બધી વસ્તુઓ વિભાવનાઓ અને ઇનપુટ્સ સાથે ઘણી બધી પ્રક્રિયાઓ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ - તો તેમાં જગ્યા નહીં રહે વ્યક્તિએ કોઈ વસ્તુને લાંબા ગાળાની સ્મૃતિમાં ધકેલી દેવી પડે છે હાલના અસ્તિત્વ સાથે રાખવું પડે છે અને પછી ફરીથી એનેજે મનથી જે કરવું છે તે પ્રકાર પાછી લાવે છે શિક્ષક અથવા દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે કાર્યકારી યાદશક્તિ ખૂબ મર્યાદિત ક્ષમતાની છે વર્કિંગ મેમરીમાં માહિતી સંવેદનાત્મક અને મધ્યવર્તી યાદોમાંથી આવી શકે છે અથવા લાંબા ગાળાની મેમરીમાંથી મેળવી શકાય છે ઇન્ટરમીડિયેટ મેમરીમાંથી તે વર્કિંગ સ્મૃતિ પર આવે છે તે લાંબા ગાળાની મેમરીમાંથી પુનપ્રાપ્ત માહિતીમાંથી પણ આવી શકે છે અને તે વર્ક ટેબલ જેવું છે આ બધી માહિતીને પુનપ્રાપ્ત કરવાથી તમે આના પર પ્રક્રિયા કરો છો અને જો તમે તેને મહત્વની રીતે નિર્દેશ કરો તો સમજ છે તમે તેમાંથી અર્થ બનાવી શકો છો એટલે કે તે લાંબા ગાળાની મેમરીમાં સંગ્રહિત થાય છે બે પદ્ધતિઓ છે ધ્વનિશાસ્ત્ર સંબંધી અને વિઝોસ્પેટીયલ રિહર્સલ લૂપ્સ ધ્વનિશાસ્ત્રનો અર્થ એ છે કે તમને મળેલી કોઈપણ અવાજવાળી માહિતી અને વિઝોસ્પેટીયલ રિહર્સલ લૂપ્સ આ બે મુખ્ય લુપ છે જે માહિતી અને એન્કોડ પર પ્રક્રિયા કરે છે આપણે કહ્યું તેમ તે વિવિધ પેટર્નમાં વહેંચાયેલું છે અને આ પેટર્ન અન્યત્ર સંગ્રહિત છે તે બધી પ્રક્રિયા - સ્મૃતિમાં આવતા ડેટાને એન્કોડિંગમાં ફોનોલોજિકલ વિઝોસ્પેટીયલ રિહર્સલ લૂપ્સનો ઉપયોગ કરીને થાય છે વર્કિંગ મેમરીની મર્યાદિત ક્ષમતાનો સુચિતાર્થ શું છે તે માટે જરૂરી છે કે આપણે માહિતીનો ટુકડા કરીએ ઘણી બધી બાબતો એક સાથે વધારે ખ્યાલો મોટી સંખ્યામાં પ્રક્રિયાઓ આપેલ એકજ સમયગાળામાં રજૂ ન કરો અને પછી કોઈ સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરો અથવા વિદ્યાર્થી કોઈ સમસ્યા હલ કરે તેવી અપેક્ષા રાખો તેને ભાગોમાં વહેચો દરેકને હલ કરો પૂર્ણ કરો સંપૂર્ણ રીતે સમજો છો અને તેને લાંબા ગાળાની સ્મૃતિમાં મોકલો અને પછી બીજો ભાગ લો જો શિક્ષક પાઠપરિણામ સાથે સંબંધિત વસ્તુઓની સંખ્યા વિદ્યાર્થીઓની ક્ષમતા મર્યાદામાં રાખી શકે તો તેઓ જે શીખે છે તે વધુ યાદ રાખવાની શક્યતા છે ખરેખર ઘણા શિક્ષકો તે સાહજિક રીતે કરે છે પરંતુ જો તમે તેનાથી પરિચિત હોવ તો તમે ચોક્કસપણે ખાતરી કરશો કે તમે માહિતીને યોગ્ય રીતે ભાગલા પાડો છો વર્કિંગ સ્મૃતિ પણ કામચલાઉ છે અને મર્યાદિત સમય માટે જ વસ્તુઓ સાથે વ્યવહાર કરી શકે છે તમે વિસ્તૃત અવધિ માટે માહિતી રાખી શકતા નથી કારણ કે તમારે નવી માહિતીને સ્વીકારવા માટે જગ્યા બનાવવી પડશે તમે તે માહિતીને પ્રોસેસ કરવા માટે કેટલો સમય પસાર કરી રહ્યા છો તે વિદ્યાર્થીની પ્રેરણા પર આધારિત છે કારણ કે તે પાઠ ચોક્કસ પાઠ મને રસ નથી હું પ્રેરિત નથી હું તેનો ઝડપથી નિકાલ કરું છું કાં તો હું તેને બહાર ફેંકી દઉં છું અથવા તેમાંથી થોડુંક લાંબા ગાળાની સ્મૃતિમાં સ્થાનાંતરિત કરું છું મોટે ભાગે તમે કહી શકો કે પાઠને 15 થી 20 મિનિટના ભાગોમાં 40 મિનિટના પાઠ કરતાં વહેચો તો વિદ્યાર્થીઓની રુચિ વધારે જાળવાય શકે છે કેટલાક લોકો એવી વસ્તુ રજૂ કરવા માટે દલીલ કરી શકે છે કે જેના માટે મને 40 મિનિટની જરૂર હોય હા અને તમે તે કરી શકો છો એવું જરૂરી નથી કે દર વખતે જ્યારે તમે 40 મિનિટનું સત્ર કરો છો વિદ્યાર્થીનું ભણતર ઘટે છે પરંતુ સરેરાશ વિદ્યાર્થી માટે તેને 15 થી 20 મિનિટના ભાગમાં વહેચવું વધુ સારું છે તેનો અર્થ એ છે કે કોઈ વસ્તુની 15 20 મિનિટની રજૂઆત પછી તમે વિદ્યાર્થીઓને કંઈક બીજું કરવા માટે પ્રેરિત કરો અને પછી આગળના ભાગ પર પાછા આવો જો તે અર્થપૂર્ણ બને અને સમજણ હોય તો માહિતી સંગ્રહિત થવાની સંભાવના છે બે શબ્દો છે - સમજણ અને અર્થ અને આ બંને અલગ છે સમજણ મેળવવી એટલે કે કે શીખનાર તેના ભૂતકાળના અનુભવના આધારે કોઈ વસ્તુને સમજી શકે છે ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ચાલો માનીએ કે તમે રાઉથ હુરવિટ્ઝ માપદંડ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો સમગ્ર તર્ક વિદ્યાર્થીને સમજણ આપે છે એક અર્થમાં તમે તેના આધારે મેટ્રિક્સ અથવા સમીકરણ લખવાનું છે અને તમે ગ્રાફિકલ રીતે લેફ્ટ હાલ્ફ પ્લેન અને રાઈટ હાફ પ્લેનમાં મૂળની સંખ્યા કેવી રીતે નક્કી કરો છો તેના આવા બધા ગણિત તમે અનુસરી શકો છો પરંતુ તમે એ અર્થ શોધી શકશો નહી કે હું તેને ક્યાં ઉપયોગ કરીશ તે સમયે તે મારા માટે અર્થપૂર્ણ નથી તેથી કંઈક તમારા માટે અર્થપૂર્ણ બની શકે છે પરંતુ તેનો તમારા માટે કોઈ અર્થ નથી અર્થ રાખવાનો અર્થ એ છે કે જે શીખનાર તેના માટે વસ્તુઓ સંબંધિત છે કે નહીં જો શીખનાર કહે કે હા હું સમજી શકું છું કે હું તેનો ક્યાં ઉપયોગ કરીશ જો તમને તે સુસંગત લાગે તો તમે ચોક્કસપણે તેને લાંબા ગાળાની સ્મૃતિમાં સ્થાનાંતરિત કરશો આ જ વસ્તુ જો તે તમારા માટે કોઈ અર્થ ધરાવતી નથી તો તે લાંબા ગાળાની સ્મૃતિમાં જવાની દેવાની શક્યતા નથી પરંતુ એક જ વસ્તુ વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓ માટે સમાન રીતે સંબંધિત હોય તેવી શક્યતા નથી જે યાદ રાખવી જોઈએ કારણ કે દરેક વિદ્યાર્થી અલગ છે અને તેનો ભૂતકાળનો અનુભવ અલગ છે કેટલાક વિદ્યાર્થીઓને તે સંબંધિત લાગશે કેટલાક વિદ્યાર્થીઓને તે સંબંધિત લાગતું નથી જેમ આપણે કહ્યું તેમ અર્થ અને સમજણ એકબીજાથી સ્વતંત્ર છે અને માહિતી સંગ્રહિત કરવામાં આવશે તેવી સંભાવના પર સૂઝની રચના કરતાં અર્થ વધુ અસર કરે છે એક વિશિષ્ટ ઉદાહરણ ટેલિવિઝન કાર્યક્રમ છે તમે ટેલિવિઝન કાર્યક્રમ જોવો છો તે તમારું મનોરંજન કરી શકે છે તે તમને અર્થપૂર્ણ બનાવે છે પરંતુ તે તમારા માટે તેનો લાંબા ગાળાના કોઈ અર્થ નથી જ્યારે તમે ટેલિવિઝન કાર્યક્રમો દ્વારા મનોરંજન મેળવો છો ત્યાર બાદ તમે બધી વિગતો ભૂલી જાઓ છો વ્યક્તિને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહ કરવો તે નકામું લાગશે સંગ્રહ થવા માટે અમુક અંશે સમજણ અનેઅથવા અર્થ હાજર હોવો જોઈએ સ્વભાવિક રીતે જો તમે સમજણ અને અર્થ બંને માટે 0 થી 1 ના સ્કેલ પર મુકો છો વર્ગખંડમાં જે કોઈ ખાસ શિક્ષણ થઈ રહ્યું છે ત્યાં સંગ્રહ માટે અમુક સમજણ અને કેટલાક અર્થ હોવા જોઈએ અને તે એક શિક્ષક માટે પડકાર છે હું કેવી રીતે ખાતરી કરી શકું કે વિદ્યાર્થીઓ સમજણ કેળવી શકે અને હું તેને તેમના માટે કેવી રીતે સુસંગત બનાવી શકું કે જેથી તેમને અર્થપૂર્ણ લાગે વિદ્યાર્થીઓ પાસેથી અર્થ શોધવાની અપેક્ષા રાખવાની એક રીત એ છે કે અભ્યાસક્રમમાં તેમના ભૂતકાળના અનુભવો સાથે જોડાણો હોય જો તે તેમના ભૂતકાળના અનુભવ સાથે સંબંધિત નથી તો તેને લાગશે કે જે રજૂ કરવામાં આવી રહ્યું છે તે કંઈક ખૂબ જ વિચિત્ર અને નવું છે વિદ્યાર્થીઓને તેનો કોઈ અર્થ મળશે નહીં તેથી તે લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત થવાની શક્યતા નથી જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમને એકીકૃત કરીને વિષય ક્ષેત્રો વચ્ચે જોડાણ કરે છે ત્યારે તે અર્થ અને ધારણશક્તિ વધારે છે ખાસ કરીને જ્યારે તેઓ નવા જ્ઞાન માટે ભવિષ્યમાં તેના ઉપયોગને ઓળખે છે તો આનો અર્થ શું છે અભ્યાસક્રમો જે રીતે રચવામાં આવ્યા છે તે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે કેવી રીતે એક બીજા માટે પૂર્વશરત બને છે અનુક્રમણિકા તે બધા વિદ્યાર્થીઓને અર્થ શોધવા માટે ખૂબ કાળજીપૂર્વક બનવવા કરવા પડશે જો તેને અર્થ નહિ મળે તો તે તેને જવા દેશે છતાં પણ ગ્રેડ મેળવી શકે છે પરંતુ તેમાંથી કોઈ પણ માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત થશે નહીં યાદો લાંબા ગાળાના સંગ્રહમાં એક જ જગ્યાએ સંપૂર્ણ રીતે સંગ્રહિત કરવામાં આવશે નહીં સ્મૃતિના જુદા જુદા ભાગો જુદી જુદી જગ્યાએ સંગ્રહિત થાય છે અને જ્યારે તેઓ ફરીથી ભેગા થાય છે સ્મૃતિ યાદ આવે છે અમે જે નંબર આપીએ છીએ તે માત્ર સૂચક છે જો કોઈ શીખનાર 24 કલાક પછી નવું સીખેલ યાદ ન કરી શકે તો તમે 24 કલાક માટે રાહ જુઓ જો તે યાદ ન કરી શકીએ તો સંભાવના છે કે તે કાયમી ધોરણે સંગ્રહિત થઈ નથી અને તેથી તેને ક્યારેય પાછુ યાદ આવશે નહી તેનો અર્થ એ કે કાર્યકારી સ્મૃતિ સ્તરે તમારા અન્ય તમામ પરિબળો કાં તો ધમકી પરિબળ અથવા ભાવનાત્મક પરિબળ અથવા ધ્યાન ન આપવું વગેરે સંગ્રહે તેને નકારી દીધેલ છે અને 24 કલાક પછી તમને કઈ પણ યાદ રહેશે નહીં તેનો અર્થ એ કે તે કાયમી ધોરણે સંગ્રહિત નથી તેનો અર્થ એ છે કે જો વિદ્યાર્થી કંઈક અગત્યનું હોય તો તે ફરીથી સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થાય તેવી અપેક્ષા છે તમે શીખવાની તક ગુમાવી રહ્યા છો તે અનુભવ વેડફાય છે જો તમારે તે કરવાની જરૂર હોય તો તમારે તે અનુભવ ફરીથી જાતે જ કરવો પડશે ઉદાહરણ તરીકે પરીક્ષા પહેલા જ સામગ્રીની સમીક્ષા કરવાથી વિદ્યાર્થીઓ તાત્કાલિક ઉપયોગ માટે સામગ્રીને વર્કિંગ મેમરીમાં દાખલ કરી શકે છે જ્યાં શિક્ષકો ભાગ લે છે પરંતુ કોઈ ચોક્કસતા નથી કે તે ખરેખર લાંબા ગાળાના સંગ્રહમાં સંગ્રહિત થઈ છે તેનો અર્થ એ છે કે તે પરીક્ષા પાસ કરવા અથવા પરીક્ષામાં માટે પર્યાપ્ત હોઈ શકે છે પરંતુ તે માહિતી વ્યવહારીક રીતે ભૂલી જાય છે મને ખાતરી છે કે શિક્ષકોને તે ખૂબ સામાન્ય લાગે છે કોઈ કહે છે કે મેં અગાઉ બે સેમેસ્ટરમાં શીખ્યું છે અને તેના સંબંધિત મને કંઈપણ યાદ નથી ચોક્કસપણે કારણ એ છે કે સામગ્રી સંબંધિત નથી તેઓ જોડાયેલા નથી અને વિદ્યાર્થી લાંબા ગાળાની મેમરીમાં કાર્યકારી મેમરીને સ્થાનાંતરિત કરવાની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયો નથી લાંબા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાના સંગ્રહ અલગ છે લાંબા ગાળાની સ્મૃતિ છે પરંતુ તે કેવી રીતે સંગ્રહિત થાય છે તેની યોગ્ય વહેચણી ક્યાં થાય છે તેઓ કેવી રીતે જોડાયેલા છે સંગ્રહ પદ્ધતિ શું છે જે ખૂબ જ અલગ છે આપણે સ્ટોરેજ મિકેનિઝમ્સ કેવી રીતે કાર્ય કરે છે તે ખરેખર સંપૂર્ણ રીતે સમજવાની જરૂર નથી પરંતુ જો તમે તેની કેટલીક સુવિધાઓથી પરિચિત છો તો સંભવત તમે પુનપ્રાપ્તિ પ્રક્રિયામાં તમે તાલીમ થી શીખી શકો છો આપણા લાંબા ગાળાના સંગ્રહમાં જે બધું છે બાળપણથી જ જે પણ માહિતી સંગ્રહિત છે અથવા લાંબા ગાળાની સ્મૃતિ વિશ્વ એ આપણો દૃષ્ટિકોણ બનાવે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે આપણે છીએ તેથી આપણી લાંબા ગાળાની યાદશક્તિ શું છે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તેના આ સમગ્ર નિર્માણને જ્ઞાનાત્મક માન્યતા પ્રણાલી કહેવામાં આવે છે વિચારો અને સમજણએ લાંબા ગાળાના સંગ્રહમાંથી ઉદ્ધભવે છે કારણ કે તે આપણને થયેલ સમય સમય અનુભવો હોય છે અને આપણો અનુભવ પણ વૈવિધ્યસભર હોય છે પરંતુ તે બધા કોઈક રીતે વ્યક્તિઓ સાથે સંકલિત છે તેમને ઘણી જુદી જુદી રીતે જોડી શકાય છે અને તેથી લાંબા ગાળાના સંગ્રહમાંથી અથવા વ્યક્તિગત વસ્તુઓના સરવાળા કરતાં વધુ વિચારો અને સમજણ ઉદ્ભવતા હોય છે જો આપણે વધુ વસ્તુઓ એકઠી કરતા રહીએ તો સંભવિત સંયોજનોની સંખ્યા પણ ઝડપથી વધે છે તે તેની પ્રકૃતિ છે ચાલો તે શું છે તેની ફરી તપાસ કરીએ આ તે છે જ્યાં આપણે બોલાવીએ છીએ આ સમગ્ર ત્રિકોણ જેને આપણે બધા લાંબા ગાળાના સંગ્રહ તરીકે ઓળખીએ છીએ તે જ્ઞાનાત્મક માન્યતા પ્રણાલી છે જેને આપણે બોલાવીએ છીએ હવે આપણે અહીં ચહેરો મુકીને આપણે જોઈએ સ્વ ખ્યાલ અહીં આપણે હકારાત્મક સ્વ ખ્યાલ મૂકીએ છીએ પરંતુ તે નકારાત્મક પણ હોઈ શકે છે આ વળાંક પણ ઉલટાવી શકાય છે સ્વ ખ્યાલ જ્યારે જ્ઞાનાત્મક માન્યતા પ્રણાલી આપણે વિશ્વને જે રીતે જોતા હોઈએ તે રીતે રજૂ કરે છે સ્વ ખ્યાલ તે વિશ્વમાં આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ તેનું વર્ણન કરે છે સ્વ ખ્યાલ ખૂબ હકારાત્મકથી ખૂબ નકારાત્મક હોઈ શકે છે જો તમે તમારા વિશે હંમેશા નકારાત્મક અનુભવો છો તો તમે નવી માહિતી પર પ્રક્રિયા કરવાની તમારી રીત ખૂબ જ અલગ હશે આ સ્વ ખ્યાલ ભૂતકાળના અનુભવો દ્વારા આકાર લે છે લોકો શીખવાની પ્રવૃત્તિઓમાં ભાગ લેશે જે તેમને સફળતા અપાવે છે અને એવા લોકો ટાળે છે જેવો નિષ્ફળ રહ્યા છે ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે કેટલાક વિષયોમાં તમે ખરાબ રીતે પ્રદર્શન કર્યું છે અને તમને તેની સાથે ખુબ ખરાબ અનુભવ છે અને તે કોર્સ ચાલુ રહેલ તેને અનુશરે છે દેખીતી રીતે તમે તેમાં અસરકારક રીતે ભાગ લેશો નહીં કારણ કે તમને હવે તે ચોક્કસ વિષય વિશે નકારાત્મક લાગણી છે શિક્ષક તમામ વિદ્યાર્થીઓને પોતાની સાથે લઈ જવા માંગે છે અને વ્યક્તિએ વ્યક્તિગત વિદ્યાર્થીઓના સ્વ ખ્યાલો પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ સ્વ ખ્યાલ નક્કી કરે છે કે શીખનાર નવી માહિતી પર કેટલું ધ્યાન આપશે એન્જિનિયરિંગ કોલેજ અથવા ઉચ્ચ શિક્ષણ સ્તરે પણ યાદ રાખવું જોઈએ શિક્ષકની અપમાનિત શરમજનક નકારવા અને સજા કરવાની ક્ષમતા એક ધમકી છે મને ખાતરી છે કે તમે બધા શિક્ષકો અનુભવ કરો છો અને તેમની પાસે તેના માટે જબરદસ્ત ક્ષમતા છે કેટલાક લોકો કમનસીબે ગમે તે કારણોસર તેનો ઉપયોગ કરે છે પરંતુ વિદ્યાર્થીઓ હંમેશા તેને એક ધમકી તરીકે જોશે જ્યારે તે ધમકી હોય ત્યારે શિક્ષકોએ જે ગ્રેડિંગ કરવું હોય તે પણ એક પુરસ્કાર પ્રક્રિયાની જેમ શિક્ષાત્મક તરીકે જોવામાં આવે છે તેથી કોઈપણ નોંધપાત્ર ડિગ્રીમાં ધમકીની હાજરી શીખવામાં અવરોધે છે જે યાદ રાખવું જોઈએ શિક્ષકો ધમકીઓ ટાળીને તેમના વર્ગખંડોને વધુ સારી રીતે ભણતરનું વાતાવરણ બનાવી શકે છે સૂક્ષ્મ ધાકધમકી પણ વિદ્યાર્થીને ધમકી તરીકે લાગશે અને તે જે પ્રકારનું શિક્ષણ લે છે તે તેના પર અસર કરે છે તેથી શિક્ષકો માટે આ એક મહત્વનો પાઠ છે તેની ખાતરી કરવા માટે કે કોઈ પણ રીતે વિદ્યાર્થીઓને ધમકી ન લાગે અમે સમજણ અને અર્થ વિશે વાત કરી છે મને ખાતરી છે કે તમે તેનો અનુભવ કર્યો હશે વિદ્યાર્થીઓ શું રજૂ કરે છે તે સમજતા હોય તેવું લાગે છે પરંતુ તેનો તેમના માટે કોઈ અર્થ નથી કસરતો વિદ્યાર્થીઓને મળતી સમજણના બે દાખલા વર્ણવો અને જેમાં કોઈ અર્થ મળતો હોઈ તમે તે ઉદાહરણ આપીને તમને લાગ્યું હોય ત્યાં વધુમાં વધુ 250 શબ્દો લખી શકો છો વિદ્યાર્થીઓને સમજણ અને અર્થ મળે એવા બે દાખલા આપો વધુમાં વધુ 250 શબ્દો જો તમે તેને ઇ મેઇલ tale com પર મોકલી શકો છો અમે તમારા આભારી રહીશું તે અમારા માટે ઘણા બધા ઇનપુટ્સ હશે આગળના એકમમાં આપણે મગજ કેવી રીતે શીખે છે તે ચાલુ રાખીશું શિક્ષણ અને ધારણ શક્તિ સાથે વ્યવહાર કરવામાં મગજને સરળ બનાવતી સૂચનાત્મક પદ્ધતિઓ વિશે વાત કરીશું આપનો ખુબ ખુબ આભાર